આ લેક્ચરમાં અમે કનેક્ટિવિટી ના 4થા એપિસોડ વિશે વાત કરી આ ચોક્કસ વ્યાખ્યાનમાં હું બે તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યો છું લોરા અને સિગફોક્સ અને પછી હું તમને બતાવવા જઈ રહ્યો છું હું સૌપ્રથમ લોરા અને સિગફોક્સ ના કેટલાક લક્ષણો વિશે વાત કરવા જઈ રહ્યો છું અને પછી હું તમને એક વાસ્તવિક ઉદાહરણ બતાવવા જઈ રહ્યો છું લોરા પર ડેટા મોકલવા માટે એક વાસ્તવિક સેટઅપ તેથી લો પાવર વાઇડ એરિયા નેટવર્ક માફ કરશો ડબલ એલપીડબલ્યુએએન તે એક વેલનેસ વાઈડ એરિયા નેટવર્ક ટોપોલોજી છે જે વિવિધ વસ્તુઓ વચ્ચે લાંબી રેન્જના વાયરલેસ સંચારને સક્ષમ કરે છે ઝીગબી જેવી ટેક્નૉલૉજી જેને આપણે પરિચય વિભાગમાં સંક્ષિપ્તમાં સમજી લીધી છે અને આગામી લેક્ચર માં પણ હું તમને તેનો ડેમો બતાવવા જઈ રહ્યો છું તેથી ઝીગબી જેવી ટેક્નૉલૉજી માં સંચારની ખૂબ લાંબી શ્રેણી હોતી નથી ખાસ કરીને જો પ્રેષક અને પ્રાપ્તકર્તા એકબીજાની ખૂબ નજીક ન હોય તેથી મૂળભૂત રીતે તેઓ ઝીગબી મધ્યમ શ્રેણીના સંચાર માટે છે અને ખાસ કરીને જો તેઓ પ્રેષક ન હોય અને પ્રાપ્તકર્તા એકબીજાની દૃષ્ટિની રેખામાં ન હોય તો પણ આ શ્રેણી ઝીગબી માં ઘટે છે તેથી લાંબી રેન્જના વાયરલેસ સંચાર માટે વિવિધ વસ્તુઓ ની વચ્ચે ઓછા બીટ દર તેનો અર્થ એ કે નીચા ડેટા રેટ એલપીડબલ્યુએએન તકનીકો ઉપયોગી છે તેથી લોરા સિગફોક્સ આ બે અલગ અલગ તકનીકો છે જેનો ઉપયોગ લાંબા અંતરના સંચાર માટે થઈ શકે છે લોરા એ લાંબી શ્રેણીનું ટૂંકું સ્વરૂપ છે લોન્ગ લો અને રેન્જ આરએ જેથી આ લોરા નું ટૂંકું નામ આપવામાં આવ્યું છે તેથી લોંગ રેન્જ અથવા લોંગ રેન્જ કોમ્યુનિકેશન માટે કોમ્યુનિકેશન લોરા એ સ્પ્રેડ સ્પેક્ટ્રમ મોડ્યુલેશન ટેકનિક નો સમાવેશ કરે છે જે સીએસએસ સીએસએસ સ્પ્રેડ સ્પેક્ટ્રમ ટેકનિક તરીકે ઓળખાતી વસ્તુ પર આધારિત છે જેનું પૂર્ણ સ્વરૂપ છે ચિપ સ્પીડ સોરી ચિપ સ્પ્રેડ સ્પેક્ટ્રમ C નો અર્થ ચિર્પ છે તેથી લોરા લાઇસન્સ ફ્રી સબ ગીગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સી બેન્ડ માં કામ કરે છે સબ ગીગા હર્ટ્ઝ એટલે કે તે 1 ગીગાહર્ટ્ઝ કરતાં ઓછું છે તેથી આ તમામ વિવિધ બેન્ડ જેમ કે 169 મેગાહર્ટ્ઝ 433 મેગાહર્ટ્ઝ 868 મેગાહર્ટ્ઝ અને 915 મેગાહર્ટ્ઝ જ્યાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના આધારે લોરા ની કામગીરીના આ વિવિધ બેન્ડ છે અને લોરા વેન એ એક નેટવર્ક છે જેમાં લોરા વિવિધ ઉપકરણો વચ્ચે સંચારનું સંચાલન કરે છે અને સક્ષમ કરે છે સિગફોક્સ એ બીજી ટેક્નોલોજી છે જેની સરખામણી લોરા નીચી કિંમત સાથે કરવામાં આવે છે પરંતુ તે મશીન થી મશીન નેટવર્કિંગ અને કોમ્યુનિકેશન સાથે એપ્લિકેશન ડોમેન્સ માટે વ્યાપક કવરેજ ધરાવે છે સિગફોક્સ રેડિયો લિંક લાઇસન્સ વિનાના આઈએસએમ રેડિયો બેન્ડ માં કાર્ય કરે છે અને સિગફોક્સ નેટવર્ક પ્રતિ સંદેશ 12 બાઈટ ના પેલોડ સાથે પ્રતિ દિવસ 140 સંદેશાઓનું પ્રદર્શન આપે છે અને થ્રુપુટ સિગફોક્સ ઉપયોગ કરીને 100 બીપીએસ સુધી પ્રાપ્ત થાય છે ચાલો હવે લોરા અને સિગફોક્સ લાંબા અંતરના સંચાર માટેની આ બે તકનીકો એકબીજા સાથે કેવી રીતે તુલના કરે છે તે વિશે વધુ સારી રીતે સમજીએ તેથી મૂળભૂત રીતે મોડ્યુલેશન ટેકનીક ના સંદર્ભમાં કે જે લોરા નો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે મેં કહ્યું તેમ સીએસએસ ચીપ સ્પ્રેડ સ્પેક્ટ્રમ નો ઉપયોગ કરે છે બીજી તરફ સિગફોક્સ બીપીએસકે નો ઉપયોગ કરે છે અને બેન્ડવિડ્થ ના સંદર્ભમાં લોરા 125 કિલોહર્ટ્ઝ અને 250 કિલોહર્ટ્ઝ નો ઉપયોગ કરે છે તે 125 અને 250 કિલો હર્ટ્ઝ ની બેન્ડવિડ્થ ઓફર કરે છે અને જ્યારે સિગફોક્સ મૂળભૂત રીતે 100 હર્ટ્ઝ આપે છે તેથી તમે અહીં જોઈ શકો છો કે સિગફોક્સ માં બેન્ડવિડ્થ લોરા ની સરખામણીમાં ઘણી ઓછી છે તેથી મૂળભૂત રીતે ઓછી બેન્ડવિડ્થ ના દૃશ્યો અથવા એપ્લિકેશન્સ માં સિગફોક્સ વધુ ઉપયોગી થશે કારણ કે મેં અગાઉ કહ્યું તેમ સિગફોક્સ લોરા ની તુલનામાં એકંદરે સસ્તું છે લોરા માટે ડેટા રેટ ના સંદર્ભમાં ડેટા રેટ ના સંદર્ભમાં તે 50 કેબીપીએસ છે જ્યારે સિગફોક્સ માટે તે માત્ર 100 બીપીએસ બિટ્સ પ્રતિ સેકન્ડ છે લોરા માટે લોરા વિશાળ બેન્ડ માં કામ કરે છે જ્યારે સિગફોક્સ અલ્ટ્રા નેરો બેન્ડ માં લોરા માં ટ્રાન્સમિશન ની આવર્તન વારંવાર જોવા મળે છે જ્યારે સિગફોક્સ માં તે ભાગ્યે જ જોવા મળે છે તેથી મૂળભૂત રીતે જ્યાં તમારી જરૂરિયાતો ઓછી હોય જ્યાં બેન્ડવિડ્થ ની જરૂરિયાત અને ડેટા રેટ ઓછો હોય જ્યાં અવારનવાર ટ્રાન્સમિશન તમારા હેતુ માટે પૂરતું હોય તો સસ્તી સિગફોક્સ ટેક્નોલોજી સાથે જવું વધુ સારું રહેશે હવે ચાલો આ વાતચીત કેવી રીતે થાય છે તે વિશે વાત કરીએ તેથી હવે હું તમને લોરા સાથે વાતચીત કેવી રીતે થાય છે તેનો ડેમો આપવા જઈ રહ્યો છું અહીં ચાલો જોઈએ લો આ સેટઅપને અહીં જોઈએ આપણી પાસે લોરા મોડ્યુલ છે આ એક લોરા મોડ્યુલ છે આ ટ્રાન્સમીટર છે અને આ ટ્રાન્સમીટર સાથે જોડાયેલ તાપમાન સેન્સર છે ટ્રાન્સમીટર માંથી આ તાપમાનનો ડેટા રીસીવર મોડ્યુલ ને મોકલવામાં આવશે આ રીસીવર છે તેથી મારી પાસે આ ટ્રાન્સમીટર છે હું તેને અલગથી રાખીશ અને આ મારું રીસીવર છે આ ટ્રાન્સમીટર યુનિટ માંથી તાપમાનનો ડેટા આ લોરા ટ્રાન્સમીટર દ્વારા આ લોરા રીસીવરને મોકલવામાં આવશે જે આ છે અને જો તાપમાન ચોક્કસ થ્રેશોલ્ડ ને પાર કરે છે તો મૂળભૂત રીતે આ પ્રકાશ ઝબકશે આ રીતે આ સેટઅપ થાય છે તો આપણી પાસે શું છે આપણી પાસે આ તાપમાન સેન્સર છે આ તાપમાન સેન્સર છે આ લોરા ટ્રાન્સમીટર મોડ્યુલ છે અને આપણી પાસે નોડ એમસીયુ તરીકે જાણીતું કંઈક છે જેના વિશે હું ટૂંક સમયમાં વાત કરવા જઈ રહ્યો છું આ નોડ એમસીયુ છે આ નોડ એમસીયુ છે અને પછી આપણી પાસે રીસીવર લોરા સાથે આ રીસીવર યુનિટ છે આ એક આ રીસીવર લોરા છે હું આ પેન દ્વારા નિર્દેશ કરી રહ્યો છું આ રીસીવર લોરા છે અને આ આ રીસીવર નોડ એમસીયું છે અને આ આ લીડ છે જે આ ટ્રાન્સમીટર થી રીસીવર ને ડેટા મોકલ્યા પછી ઝબકશે તેથી આપણે આને ક્રિયામાં બતાવવા જઈ રહ્યા છીએ અને ચાલો પહેલા આ સિસ્ટમ વિશે વિહંગાવલોકન મેળવવાનો પ્રયાસ કરીએ જેના વિશે આપણે વાત કરી આપણે ડીએચટી સેન્સર અને કોમ્યુનિકેશન મોડ્યુલ વિશે વાત કરી રહ્યા છીએ જે મૂળભૂત રીતે અહીં પ્રોસેસર સાથે ઇન્ટરફેસ થયેલ લોરા કોમ્યુનિકેશન મોડલ છે જે નોડ એમસિયું છે તેથી અમારી પાસે ડીએચટી ડિજિટલ હયુમીડિટી અને તાપમાન સેન્સર ડીએચટી સેન્સર છે આપણી પાસે આ લોરા કોમ્યુનિકેશન મોડ્યુલ અને નોડ એમસિયું પ્રોસેસર છે તેથી ટ્રાન્સમીટર અને રીસીવર બંને મોડ્યુલો આ નોડ એમસિયું નો સમાવેશ કરે છે જેમ આપણે જોયું છે અને આ પ્રોસેસર બોર્ડ ટ્રાન્સમીટર એન્ડ તેમજ રીસીવર એન્ડ બંને છેડે જરૂરી છે તેથી સંચારની આ એક રીત માટે આ ટ્રાન્સમીટર હશે આ રીસીવર હશે અને આને બીજી રીતે પણ બનાવી શકાય છે તેથી તેથી જ મેં આના જેવા બે માથાવાળા તીરનો ઉપયોગ કરીને સૂચિત કર્યું છે ટ્રાન્સમીટર મોડ્યુલ માં સેન્સર છે જે પર્યાવરણના તાપમાન અને ભેજનું નિરીક્ષણ કરે છે અને રીસીવર મોડ્યુલ ને ડેટા મોકલે છે અને હું તમને આનો ડેમો આપવા જઈ રહ્યો છું તેથી આ રીસીવર મોડ્યુલ સેટ શરત અનુસાર જવાબ આપશે અને આ હું ઝળહળતી એલઇડી લેમ્પ ની મદદથી બતાવવા જઈ રહ્યો છું જે મેં તમને થોડા સમય પહેલા બતાવ્યું હતું તેથી ચાલો આપણે આગળ જઈએ અને પહેલા અમારા સેટઅપ વિશે સમજણ મેળવવાનો પ્રયાસ કરીએ મેં આ સમગ્ર સેટઅપ ને લીધેલા ચિત્રોના રૂપમાં કેપ્ચર કર્યું છે જેથી તમારા માટે આ ઉપકરણો કેવા દેખાય છે તેની ઝલક મેળવવી ખૂબ જ સરળ બની જાય છે અને આ આ ચિત્રો છે અને આ પછી મૂળભૂત રીતે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે હું પાછુ સ્વિચ કરીશ અને તમને વાસ્તવિક સેટઅપ ડેમો બતાવીશ જે મારી પાસે અહીં તમારા માટે છે તેથી ચાલો પહેલા આ સામગ્રીઓમાંથી સમજીએ કે આ સેટઅપ વધુ નજીકના દૃષ્ટિકોણથી કેવું દેખાય છે તો અમારી પાસે અહીં જે છે તે આ છે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ લોરા છે આ આ લોરા મોડ્યુલ LoRa Module છે અને આ તમારું ડીએચટી સેન્સર છે ડિજિટલ હયુમીડિટી તાપમાન સેન્સર અને આ તમારું નોડ એમસિયું છે નોડ એમસિયું જે કંઈ નથી પણ પ્રોસેસર છે આ પ્રોસેસર છે તેથી અમને નોડ એમસિયું લોરા ડીએચટી સેન્સર અને કેટલાક જમ્પર વાયર ની તે વાયર ની જરૂર છે જે હું તમને વિવિધ એકમોને જોડતા બતાવી રહ્યો હતો તેથી આ આ જુદા જુદા વાયર હતા જેને જમ્પર વાયર અને એલઇડી તરીકે ઓળખવામાં આવે છે તેથી આ તે ઘટકો છે જે તમને સિસ્ટમ નો ડેમો આપવા માટે જરૂરી છે જે મેં હમણાં જ તમને બતાવ્યું છે અને અહીં અમે જે બતાવવા જઈ રહ્યા છીએ તે એ છે કે અમારી પાસે લોરા રીસીવર ને ડેટા મોકલતું લોરા ટ્રાન્સમીટર છે અને તેથી આ મૂળભૂત રીતે તે છે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું હું તમને અનુરૂપ કોડ પણ બતાવીશ તેથી આ નોડ એમસીયુ મને લાગે છે કે આ મૂળભૂત રીતે તમને ખૂબ જ નજીકથી બતાવે છે આ તમને આ નોડ એમસીયુ કેવું દેખાય છે તેનું નજીકનું દૃશ્ય આપે છે તેથી આ નોડ એમસિયું મૂળભૂત રીતે એક સસ્તુંઆર્ડિનોબોર્ડ છે જે તમે વિચારી શકો છો કે તે ખૂબ જ સસ્તું મોડ્યુલ છે જે સમાન પ્રકારનું ફંક્શન કરે છે જે તમારાઆર્ડિનો જેવી જ પ્રકારની કાર્યક્ષમતા ધરાવે છે અને તે મૂળભૂત રીતે ઇએસપી 12 મોડ્યુલ છે જેઆર્ડિનોઆઈડીઇ સાથે સુસંગત છે તેથી મૂળભૂત રીતે આર્ડિનો નો ઉપયોગ કરવાને બદલે જે થોડો વધુ ખર્ચાળ છે તમે નોડ એમસિયું નો ઉપયોગ કરી શકો છો તેથી આઆર્ડિનોઆઇડીઇ સાથે સુસંગત છે અને આપણે આની સાથે અન્યઆર્ડિનો બોર્ડ નો ઉપયોગ કરી શકીએ છીએ તેથી નોડ એમસિયું અને આર્ડિનો આઇડીઇ વચ્ચે આંતરસંચાલનક્ષમતા છે અને પિન રૂપરેખાંકનો અહીં દર્શાવેલ છે આ પિન રૂપરેખાંકન છે અને જો તમે આ લિંક પર જાઓ તો જો હું આ ચોક્કસ લિંક પર જાઉં તો હું તમને બતાવી શકું છું કે નોડ એમસિયું માટે આ પિન કન્ફિગરેશન કેવું દેખાય છે તેથી આ IO પિન અને GPIO પિન વચ્ચેના અલગ અલગ મેપિંગ છે તેથી આ મૂળભૂત રીતે પિન રૂપરેખાંકન અને નિયમિત આઈઑ પિન અને અનુરૂપ જીપીઆઇ નંબરો વચ્ચેનું મેપિંગ છે તેથી આ મૂળભૂત રીતે લેવું પડશે આ નોડ એમસિયુ બોર્ડમાં જીપીઆઇ અને પિન નંબરિંગ વચ્ચે મેપ કરવાનો પ્રયાસ કરતી વખતે આ માહિતી ધ્યાનમાં લેવી પડશે મને હવે આ બંધ કરવા દો અને આપણે જ્યાં હતા ત્યાં પાછા જઈએ તેથી આ આ નોડ એમસિયુ પિન કન્ફિગરેશન છે અને તમે અહીં આ વિવિધ ડેટા પિન ડી0 ડી૧ ડી૨ ડી૩ ડી૪ જોઈ શકો છો અને આ તે છે જ્યાં આપણે આ સેટઅપ ના અમારા અન્ય ઘટકોને જોડવા જઈ રહ્યા છીએ આ એકંદરે આ પિન કોર્પોરેટ રૂપરેખાંકન છે અને આ શું છે જે હું વિગતવાર નથી પસાર કરી રહ્યો છું પરંતુ તમે આ ચોક્કસ લિંક માંથી જાતે જ પસાર થઈ શકો છો આ તમને આમાંથી દરેકનો અર્થ શું છે તેનું સંપૂર્ણ ચિત્ર આપશે તેથી હવે આ મૂળભૂત રીતે લોરા ટ્રાન્સસીવર મોડ્યુલ કેવું દેખાય છે તેથી આ આ લોરા ટ્રાન્સસીવર છે અને તેમાં વિવિધ પિન છે જેમ કે આ આકૃતિમાં અહીં બતાવ્યા છે આ પિન રૂપરેખાંકન છે અને તેનો ઉપયોગ મૂળભૂત રીતે લાંબી રેન્જ ના વાયરલેસ સંચાર માટે થાય છે અને તે ખાસ કરીને ઔદ્યોગિક આઇઓટી દૃશ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે લોરા મૂળભૂત રીતે ખૂબ જ ઉપયોગી છે અને આ ડીએચટી સેન્સર નું આ પિન કન્ફિગરેશન છે અન્ય ઘટક કે જે અમે અમારા સેટઅપ માં ઉપયોગ કરી રહ્યા છીએ તેથી પિન 1 મૂળભૂત રીતે 3 3 વોલ્ટ થી 5 વોલ્ટ પાવર સપ્લાય છે પછી પિન ૨ એ ડેટા છે પિન ૩ એ નલ છે અને પિન ૪ એ ગ્રાઉન્ડ છે તેથી અમારી પાસે અહીં ચાર અલગ અલગ પિન છે તેથી આ રીતે આ કનેક્ટિવિટી નોડ એમસિયું વચ્ચે નોડ એમસિયું અને લોરા વચ્ચે થવાની છે તેથી નોડ એમસિયું અને લોરા આ રીતે આ જોડાણ થવાનું છે તેથી અમારી પાસે આ લોરા મોડ્યુલ છે આ લોરા છે અને આ તમારું નોડ એમસિયું છે અને આ જમ્પર વાયરો જો તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે આ લોરા ના એક પોર્ટથી નોડ એમસિયું માં સંબંધિત પોર્ટ સાથે જોડાઈ રહ્યા છે તેથી અમારી પાસે આ લોરા મોડ્યુલ માંથી નોડ એમસિયું સાથે વિવિધ પોર્ટ ને જોડતા વિવિધ અલગ વાયર જમ્પર વાયર છે અને તમે અહીં પણ જોઈ શકો છો કે આ વિવિધ જમ્પર વાયર આ ટેમ્પરેચર સેન્સર ને આ ટેમ્પરેચર સેન્સર ને અલગ અલગ પિનને કેવી રીતે જોડે છે ચાર પિન હતી જેમ આપણે અગાઉની સ્લાઈડમાં જોઈ છે તેથી આ ચાર જુદા જુદા પિનના ૧ ૨ ૩ ૪ તેઓ આ લોરા મોડ્યુલ સાથે કેવી રીતે જોડાય છે તે અહીં બતાવવામાં આવ્યું છે તેથી આ મૂળભૂત રીતે તમારું કનેક્શન કેવી રીતે થવાનું છે કારણ કે તાપમાન સેન્સર સમજશે અને પછી તે આ લોરા મોડ્યુલ દ્વારા ડેટા મોકલશે આ એકંદર ટ્રાન્સમીટર હશે અને તે ડેટા મોકલશે અને તે રીસીવર દ્વારા પ્રાપ્ત થશે તેથી અહીં આ નોડ એમસિયું અને લોરા મોડ્યુલ ની વિવિધ પિન વચ્ચેનું આ મેપિંગ તમારા માટે આપવામાં આવ્યું છે તમે તેને જાતે અજમાવી શકો છો તેથી તમે અહીં જોઈ શકો છો કે નોડ એમસિયું માં જીપીઆઈઑ ૧૪ પિન ઘડિયાળ માટે એસસીકે સાથે જોડાય છે અને પછી જીપીઆઈઑ ૧૨ ને એમઆઇએસઑ પિન કરો તેથી આ મૂળભૂત રીતે બહુવિધ ઇનપુટ સિંગલ આઉટપુટ છે અને જીપીઆઈઑ ૧૩ એમઑએસઆઈ સાથે જોડાય છે પછી વીસીસી થી વીસીસી ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ થી જીપીઆઈઑ ૨ થી સીએસ અને પછી જીપીઆઈઑ ૧૫ 5 થી આએસટી જે રીસેટ છે અને 4 આ વિક્ષેપ માટે છે અને તેથી આ જો તમે જુઓ જો તમે આ નોડએમસીયુ જુઓ છો ચાલો આપણે આને જોઈએ અહીં તમને કોઈ જીપીઆઈઑ લખાયેલું જોવા મળતું નથી તેથી તેનો અહીં ઉલ્લેખ કર્યો નથી તેથી તે માટે મૂળભૂત રીતે આ મેપિંગ જે મેં તમને તે ચોક્કસ લિંક દ્વારા બતાવ્યું હતું જો તમને તે વેબસાઇટ માં યાદ હોય કે મેં તે લિંક થી તે લિંક કરી હતી તો તમે આ જીપીઆઈઑ વચ્ચે આ નંબરો સાથે મેપિંગ મેળવી શકો છો જે અહીં આપવામાં આવ્યા છે તો આ તે નંબરો છે જે અહીં આપવામાં આવ્યા છે તેથી આ જીપીઆઈઑ અને તે વચ્ચેના આ મેપિંગ સાથે એક મેળવવો પડશે અને તેમ છતાં અહીં સગવડ માટે અમે તમને બતાવ્યું છે કે આ જીપીઆઈઑ પિન શું છે અને લોરા મોડ્યુલ ની બીજી કઈ પિન સાથે તે જોડાય છે પછી નોડ એમસિયું અને ડીએચટી વચ્ચેના જોડાણ માટે તેથી આ ભાગ મેં તમને પહેલેથી જ બતાવ્યો છે આ ભાગ મેં તમને અગાઉની સ્લાઈડ માં બતાવ્યો છે હવે આ ભાગ માટે આ જીપીઆઈઑ 4 વચ્ચેના જોડાણના આ ભાગ માટે તેથી નોડ એમસિયું નો જીપીઆઈઑ 4 ડેટા ના ડીએચટી સાથે જોડાય છે અને ડીએચટી ના ડેટાને માફ કરશો તેથી 3V3 એ 3 3 વોલ્ટ છે જે વીસીસી અને ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ સાથે જોડાય છે તેથી આ એકંદરે આ છે આ નોડ એમસિયું અને ડીએચટી વચ્ચેનું આ મેપિંગ બંનેમાં પિન ગોઠવણીના સંદર્ભમાં કેવી રીતે દેખાય છે તેથી ડીએચટી સેન્સર પિન રૂપરેખાંકન સાથે નોડ એમસિયું પિન ગોઠવણી તેથી હું ટૂંક સમયમાં તમને આ બધું ક્રિયામાં બતાવવા જઈ રહ્યો છું તેથી આ સેટઅપ ને ચલાવવા માટે આમાંની કેટલીક પૂર્વજરૂરીયાતો જરૂરી છે તેથી એક વસ્તુ જેની તમને જરૂર છે તે મૂળભૂત રીતે આ અડાફ્રૂટ લાઇબ્રેરી છે જે કામ કરશે જેની સાથે આ ડીએચટી 22 સેન્સર કામ કરશે આ લોરા મોડ્યુલ કામ કરવા માટે તમારે આ રેડિયો હેડ લાઇબ્રેરી ની પણ જરૂર છે અને તે અહીંથી ડાઉનલોડ કરી શકાય છે અને સગવડતા માટે પ્રારંભિક જોડાણો અહીં યુઆરએલ માં દર્શાવ્યા મુજબ લોરા મોડ્યુલ માં સોલ્ડર સોલ્ડર કરવામાં આવ્યા છે તેથી આ અહીં અને નોડ એમસિયું બોર્ડ ને આર્ડુનીઓ આઈડીઇ માં ઉમેરવા માટે આપવામાં આવ્યું છે કારણ કે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે જો તમને યાદ હશે કે અમે આ આર્ડુનીઓ આઈડીઇ નો ઉપયોગ કરીશું જે સામાન્ય રીતે માત્ર આર્ડુનીઓ સાથે સુસંગત છે પરંતુ નોડ નોડ એમસિયું પણ આર્ડુનીઓ આઈડીઇ પ્લેટફોર્મ પર કામ કરે છે તેથી તે કરવા માટે તમારે આ પગલાંઓનું પાલન કરવું પડશે તેથી તમે આ પગલાં અનુસરો અને પછી લોરા નોડ એમસિયું માટે આ આર્ડુનીઓ આઈડીઇ જેવો દેખાય છે અને આ તે પગલાં છે જે તમારે અનુસરવા પડશે અને માત્ર સંક્ષિપ્તતા માટે હું આ વસ્તુને છોડી રહ્યો છું તેથી આ તે પગલાંઓ છે જે તમારે પાછલી સ્લાઇડમાં આપેલા પ્રમાણે અનુસરવા પડશે અને તેથી છેલ્લે તમારે પ્રોગ્રામ્સ ખોલવા પડશે લોરા માટે અનુરૂપ પ્રોગ્રામ્સ તેથી લોરા નોડ એમસિયું સાથે ઇન્ટરફેસ કરવા માટે આ આ ટ્રાન્સમીટર પ્રોગ્રામ છે તે આ રીતે દેખાશે જેમ કે આ ટ્રાન્સમીટર એન્ડ માટે છે તેથી તમે અહીં જોઈ શકો છો કે અમારી પાસે લોરા સીએસ આરએસટી અને આઈઆરક્યૂ અથવા વિક્ષેપના વિવિધ પિન માટે આ ઘોષણાઓ છે તેથી આ વિવિધ પિન છે અને તેમની વ્યાખ્યાઓ આપવામાં આવી છે તેથી આ પીસેટ મૂલ્યો આ મૂલ્ય છે અને આ ડેટા પિન આ પણ કંઈક છે જે તમારે કરવું પડશે ડીએચટી સ્નેપશોટ મૂળભૂત રીતે તેનો માત્ર એક ભાગ બતાવે છે પરંતુ આ મૂળભૂત રીતે કંઈક કરવું પડશે તેથી નોડ એમસિયું સાથે લોરા ઇન્ટરફેસિંગ માટે આ કોડનો આ ભાગ છે તેથી તમે અહીં જોઈ શકો છો કે સેન્સર માંથી તાપમાન અને ભેજનું મૂલ્ય સ્ટ્રિંગ ના સ્વરૂપમાં વાંચવામાં આવશે અને સાચવવામાં આવશે તેથી જેમ તમે જોઈ શકો છો કે આ ભેજનું મૂલ્ય વાંચવામાં આવી રહ્યું છે તાપમાન મૂલ્ય વાંચવામાં આવી રહ્યું છે અને પછી આ કોડ માં સ્ટ્રિંગ જોડાણ દ્વારા આ લાંબી સ્ટ્રિંગ સંદેશ 1 બનાવવામાં આવી રહી છે જેમાં ભેજ અને તાપમાનના મૂલ્યો હશે અને પછી આ પોર્ટ દ્વારા મોકલવાનું રહેશે તેથી આ સંદેશ એક જે આ સ્ટ્રિંગ જોડાણ દ્વારા અગાઉ બનાવવામાં આવ્યો છે તેને કેરેક્ટર એરે માં રૂપાંતરિત કરવું પડશે અને સીરીયલ પોર્ટ માં પ્રિન્ટ કરવામાં આવશે પછી તે મોકલવામાં આવે છે પછી તે કોડ ના આ ભાગનો ઉપયોગ કરીને મોકલવામાં આવે છે તે આ ભાગનો ઉપયોગ કરીને મોકલવામાં આવે છે તેથી મોકલવામાં આવશે ત્યાર બાદ રીસીવર સાઈડ માટે ડેટા ને એવી રીતે પ્રોગ્રામ કરવાનો રહેશે કે ડેટા રીસીવ કરવાનો રહેશે અને તમે ડેટા પ્રાપ્ત કર્યા પછી તે એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે કે તમને ટ્રાન્સમીટર મોકલે છે પ્રાપ્તકર્તા પ્રાપ્ત કરે છે અને પછી તે એક સ્વીકૃતિ મોકલશે તેથી આ આ ડેટા છે અને સ્વીકૃતિ પ્રાપ્તકર્તા પાસેથી ટ્રાન્સમીટર ને મોકલવામાં આવશે તેથી ટ્રાન્સમીટર જાણે છે કે સફળતાથી પ્રાપ્ત કરવામાં આવ્યું છે તેથી સફળતાથી પ્રાપ્ત કર્યા બાદ સંદેશ મોકલનાર મોડ્યુલ ને સ્વીકૃતિ સંદેશ મોકલવામાં આવે છે અને જ્યારે પણ કોઈ સંદેશ પ્રાપ્ત થાય છે ત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે પીન ચમકશે તેનો અર્થ એ કે તે હાઈ પર સેટ છે અને તેથી આ તે છે જ્યાં આ એલઇડી આ ટિપ્પણી દ્વારા હાઈ પર સેટ છે તેથી આ લૂપ તમે જોઈ શકો છો કે આ એક લૂપ છે જે ડેટા મેળવવા માટે ચાલે છે તે ચેનલ પર સાંભળી રહ્યું છે કોઈ ડેટા પ્રાપ્ત થઈ રહ્યો છે કે કેમ તે જોવા માટે આ રીસીવર લૂપ દ્વારા સતત સાંભળી રહ્યું છે અને આ ટ્રાન્સમિટરે આ રીતે પેક કરેલ મેસેજ મોકલ્યો હતો તેથી તે આ સંદેશ પ્રાપ્ત કરે છે અને એકવાર તે પ્રાપ્ત થઈ જાય તે પછી તે એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે કે તે આ વિશિષ્ટ આદેશ દ્વારા એલઇડી પ્રકાશિત થશે તેથી તે પછી તે છાપવામાં આવે છે કે તે પ્રાપ્ત થયું છે અને જે પ્રાપ્ત થયું છે તે પણ છાપવામાં આવશે હવે પ્રાપ્ત થયેલા ડેટા ને અનુરૂપ સ્વીકૃતિ મોકલવાની રહેશે અને તે આ કોડ ની મદદથી કરવામાં આવશે તેથી તે સ્વીકારશે કે તે મોકલવામાં આવ્યો છે અને આ ટ્રાન્સમીટર સીરીયલ મોનિટરમાંથી આઉટપુટ છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો કે લોરા પ્રથમ શરૂ થાય છે આવર્તન 915 સુધી સેટ કરવામાં આવે છે તાપમાન મોકલવાનું તાપમાન અને ભેજ મૂલ્યોનું તાપમાન આપવામાં આવે છે તેથી અમે ભેજ મૂલ્યોનું વાસ્તવિક તાપમાન દર્શાવતા નથી પરંતુ આ કોડ આ રીતે દેખાશે તેથી શરૂઆતમાં તે એવું છે કે પછી તે તાપમાનને સેન્સ કરવાનું શરૂ કરે છે અને સેન્સર તાપમાન સેન્સર તાપમાન અને ભેજને સેન્સ કરે છે પછી મૂળભૂત રીતે તે તેને મોકલે છે અને પ્રાપ્તકર્તા મૂળભૂત રીતે તેને પાછું મોકલશે સ્વીકૃતિ ટ્રાન્સમીટર દ્વારા પ્રાપ્ત થશે અને ત્યાર બાદ આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે તેથી આ મૂળભૂત રીતે આ ભાગ છે જે તાપમાન ભેજનું તાપમાન મોકલે છે અને આ સમાન ભેજનું તાપમાન અને આ પ્રાપ્ત સ્વીકૃતિ મૂળભૂત રીતે આ રીતે પુનરાવર્તિત થતી રહે છે આ રીતે તે રીસીવર પર જેવો દેખાય છે રીસીવર ના અંત માટે તેમના આર્ડુનીઓ આઈડીઇ માં મૂળભૂત રીતે તમે અહીં જોઈ શકો છો આ પ્રાપ્ત તાપમાન અને ભેજનું મૂલ્ય બતાવવામાં આવ્યું છે અને પછી આ સ્વીકૃતિ મોકલવામાં આવે છે અને આ સ્વીકૃત સંદેશ છાપવામાં આવે છે હવે હું તમને આ ચોક્કસ સેટઅપ નું વાસ્તવિક કાર્ય બતાવવા જઈ રહ્યો છું તો હવે ચાલો આપણા મૂળ સેટઅપ પર પાછા જઈએ તેથી જો તમને યાદ છે કે આ અમારી પાસે છે કારણ કે અમારું ટ્રાન્સમીટર તાપમાન સેન્સર આ નોડ એમસિયું સાથે જોડાયેલ છે અને અનુરૂપ પિન રૂપરેખાંકન જે મેં તમને સ્લાઇડ માં બતાવ્યું હતું અને આ નોડ એમસિયું માંથી આ લોરા ટ્રાન્સમીટર સાથે જોડાણ છે અને આ જોડાણ પણ મેં તમને સ્લાઇડ માં બતાવ્યું છે જેથી તમે તેને જાતે અજમાવી શકો તેથી આ ત્રણ અલગ અલગ ઘટકો છે જે ટ્રાન્સમીટર સાઇટ પર આ ત્રણ ઘટકો સાથે જોડાયેલા છે અને તેથી પછી આ લોરા ટ્રાન્સમીટર માંથી આ ટ્રાન્સમીટર છે અને તેની પાસે આ એન્ટેના પણ છે આ એન્ટેના છે આ લોરા ટ્રાન્સમીટર માંથી આપણે તેથી ડેટા મોકલવામાં આવી રહ્યો છે તેથી ડેટા મોકલવામાં આવી રહ્યો છે અને ડેટા ને મોકલવામાં આવી રહ્યો છે રીસીવર ને મોકલવામાં આવે છે અને આ આ લોરા રીસીવર છે આ લોરા રીસીવર છે અને આ ટ્રાન્સમીટર છે આ લોરા રીસીવર નો એન્ટેના છે અને આ આ ટ્રાન્સમીટર છે અને રીસીવર ના છેડે આ નોડ એમસિયું પણ છે તેથી અમારી પાસે આ ટ્રાન્સમીટર છે જે આ રીસીવર ને ડેટા મોકલે છે તેથી આ ટ્રાન્સમીટર લોરા થી રીસીવર લોરા સુધી ડેટા રીસીવર લોરા ને ટ્રાન્સમીટર મોકલવામાં આવી રહ્યો છે અને આ અમારું તાપમાન સેન્સર ડીએચટી સેન્સર અને તેમના અનુરૂપ પિન છે આ ડેટા મોકલવામાં આવી રહ્યો છે અને તેના આધારે અને આ એલઇડી લેમ્પ નું એક્યુએશન જેમ તમે અહીં જોઈ શકો છો તેમ કરવામાં આવશે તેથી તે જે રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે તે એ છે કે ટ્રાન્સમીટર માંથી ડેટા પ્રાપ્ત કર્યા પછી તરત જ તે મોકલવામાં આવે છે તે પ્રાપ્ત થાય છે અને પછી તે મૂળભૂત રીતે જ્યારે પણ તે મોકલવામાં આવે છે જ્યારે પણ તે પ્રાપ્ત થાય છે ત્યારે આ રીસીવર મૂળભૂત રીતે આ લેમ્પ બનાવશે એલઇડી લેમ્પ ચમકે છે અને તમે જોઈ શકો છો કે તે ઝળકે છે તેથી આ અમારી પાસે આ નાનું સેટઅપ છે અને તેથી ચાલો હવે પાછા જઈએ અને આપણી સ્ક્રીન જોઈએ તો આ આઈડીઇ પ્લેટફોર્મ છે અને જો તમને યાદ હોય કે ત્યાં અમુક રૂપરેખાંકન છે જે તમારે બનાવવું પડશે અને તેથી મેં અગાઉ સ્લાઇડ માં આ રૂપરેખાંકન વિશે વાત કરી હતી તેથી ચાલો કહીએ કે આ આર્ડુનીઓ આઈડીઇ માં તમારી ટ્રાન્સમીટર સાઇટ છે અને આ તમારું નોડ એમસિયું લોરા નોડ એમસિયું ટ્રાન્સમીટર છે અને આ તમારું લોરા નોડ એમસિયું રીસીવર છે તેથી અમે ટ્રાન્સમીટર માંથી આ કોડ જોઈશું પરંતુ તે પહેલાં આઈડીઇ માં આ ગોઠવણી કરવી પડશે થોડી ગોઠવણી કરવી પડશે સૌ પ્રથમ આ બોર્ડ નો પ્રકાર પસંદ કરવાનો રહેશે અને અમે આ નોડ એમસિયું 0 0SP12E મોડ્યુલ નો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આ પસંદ કરવામાં આવ્યું હતું અમે આ રીતે પૂર્વ રૂપરેખાંકિત કર્યું છે અને ટ્રાન્સમીટર માટે પણ કયું કોમ્યુનિકેશન પોર્ટ ઉપયોગમાં લેવાનું છે તેથી અમે તેના માટે કોમ 4 પસંદ કર્યું છે તેથી આ કરવામાં આવે છે અને તે પછી તો ચાલો પાછા જઈએ અને તેથી આ મૂળભૂત રીતે આ કોડ કેવો દેખાય છે અને મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તમે આ દરેક અલગ અલગ પિન અને તેમના અનુરૂપ મૂલ્યોને કેવી રીતે પ્રીસેટ કરો છો અને મૂળભૂત રીતે ત્યાં આ સંદેશ મોકલ્યા પછી તે કમ્પોઝ કરવામાં આવે છે અને તે આ સીરીયલ પોર્ટ દ્વારા મોકલવામાં આવે છે અને બીજા છેડે પ્રાપ્ત થાય છે તેથી ટ્રાન્સમીટર મોકલવાના ભાગ માટે આ તે છે જે તમે અહીં જોઈ શકો છો તાપમાન મૂલ્ય ચાલો ક્યાંકથી શરૂ કરીએ આ તાપમાન મૂલ્ય અને ભેજ અને સતત પ્રાપ્ત થતી સ્વીકૃતિ તે અનુરૂપ મૂલ્યો દર્શાવે છે તેથી આ મૂળભૂત રીતે તે ટ્રાન્સમીટર પેનલ પર કેવી દેખાય છે અને રીસીવર પેનલ પર એ જ રીતે આ મૂળભૂત રીતે જે પ્રાપ્ત થઈ રહ્યું છે તે છે અને અનુરૂપ કોડ પણ અહીં બતાવવામાં આવ્યો છે તેથી રીસીવર વિન્ડો આ રીતે દેખાય છે અને આ એકંદર પેનલ છે અને તેથી આ રીતે અમે પ્રોગ્રામ કર્યું છે કે અમે પ્રોગ્રામ કર્યું છે એવી રીતે કે એકવાર ટ્રાન્સમીટર મોકલે છે અને તે પ્રાપ્ત થઈ જાય છે તે રીસીવર દ્વારા ડેટા પ્રાપ્ત થાય છે તે બતાવવા જઈ રહ્યું છે તે એલઇડીને ફૂંકી મારશે અને તમે મૂળભૂત રીતે તમે ઇચ્છો તે રીતે પ્રોગ્રામ કરી શકો છો કે તમારે એલઇડી ગ્લો કરવાની જરૂર નથી તમે કંઈક સક્રિય કરી શકો છો કદાચ રેફ્રિજરેટર ચાલુ કરી શકો છો અથવા એર કૂલર અથવા એવું કંઈક ચાલુ કરી શકો છો તેથી આ એકંદર સેટઅપ છે અને તમે આ ખૂબ જ નાના સેટઅપ સાથે આર્ડુનીઓ આઈડીઇ પ્લેટફોર્મ માં જાતે કોડિંગ કરીને પ્રયાસ કરો અને પછી એકવાર તમને વિશ્વાસ થઈ જાય કે તમે અલગ અલગ સેટઅપ્સ સાથે અજમાવી શકો છો જ્યાં લોરા મોડ્યુલ ના ઉપયોગ દ્વારા તમે 0 1 થી બીજા બિંદુ પર ડેટા મોકલતા હશો અને તે વચ્ચે ટ્રાન્સમીટર અને રીસીવર વચ્ચેનું અંતર લોરા માં 100 મીટર કરતાં પણ વધુ હોઈ શકે છે અને અંતે અમે સમાપ્ત થઈએ છીએ અને આ જુદા જુદા સંદર્ભો છે જો તમને રસ હોય તો તમે આ સંદર્ભોમાંથી પસાર થઈ શકો છો તમારો આભાર